હેલો મિત્રો છેલ્લી ચર્ચામાં જ્યાં આપણે સર્જનાત્મકતાના સૈદ્ધાંતિક પાસા વિશે વાત કરી હતી અમે આ ભાગમાં આવવાની ધારણા કરી રહ્યા હતા જ્યાં અમે ખરેખર કેટલાક ટૂલ્સ જોઈશું જેનો ઉપયોગ તમે સર્જનાત્મકતા માટે કરી શકો જો કે આપણે તેના પર આગળ વધીએ તે પહેલાં ચાલો આપણે તે ક્ષેત્રોની ઝડપી ઝાંખી કરીએ કે જેને આપણે સંબોધિત કરવા જઈ રહ્યા છીએ તેમજ છેલ્લી વખત આપણે શું કર્યું હતું તેના વિશે થોડું તાજું કરીએ તેથી અમે અમારી છેલ્લી ચર્ચા અને કેટલાક વધારાના મુદ્દાઓમાંથી કયા પ્રકારનો ઉદ્ભવ થયો છે તે કેટલાક મુખ્ય મુદ્દાઓ જોઈને શરૂ કરીશું અમે કેટલીક રમતો અને કેટલીક પ્રવૃત્તિઓ જોઈશું જે હું તમારી સાથે શેર કરીશ અને જો જરૂરી હોય તો પત્રિકા પણ પ્રદાન કરી શકાય છે અને મુખ્ય મુદ્દાઓનો સારાંશ અને સંદર્ભો દ્વારા અનુસરવામાં આવતા કેટલાક પુસ્તકો કે જે તમે અનુસરી શકો છો તમે તેને વેબ સાઇટ્સ અને ચોક્કસ વેબ પૃષ્ઠો પર જોઈ શકો છો જ્યાં તમે કેટલીક સામગ્રીને ઍક્સેસ કરી શકો છો જો કે જેમ મેં તમારી સાથે વહેંચીશ કર્યું છે હું આ વિડિયો લેક્ચર સાથે કેટલીક સામગ્રી શેર કરીશ જે તમને કોઈપણ પ્રકારની વ્યક્તિગત અથવા જૂથ પ્રવૃત્તિમાં મદદ કરી શકે છે જે તમારા ધ્યાનમાં હોઈ શકે છે તો આ યાદ રાખવાના મુદ્દા છે તમારે જે પ્રથમ વસ્તુ કરવાની જરૂર છે તે બે પ્રકારની વિચારસરણીને અલગ કરવાની છે સર્જનાત્મક વિચારસરણીમાંથી મૂલ્યાંકનકારી વિચારસરણી કારણ કે જ્યારે તમે કોઈપણ પ્રકારની વિશ્લેષણાત્મક વિચારસરણી કરો છો ત્યારે તમારું ધ્યાન મુખ્યત્વે શું કરવું યોગ્ય છે ઘટનાઓનો તાર્કિક ક્રમ શું છે તેના પર હોય છે શું તે અર્થપૂર્ણ છે કે નહીં અને તે જેવી વસ્તુઓ પરંતુ જ્યારે તમે ઉત્પાદક થિંકિંગ કરી રહ્યા હોવ ત્યારે તમને આ બાબતોની ચિંતા નથી તમારું આવશ્યક ધ્યાન સર્જન પર છે જો કે અતાર્કિક રૂપરેખા હાસ્યાસ્પદ લાગે છે તેથી તે કંઈક છે જે આપણે ધ્યાનમાં રાખવું પડશે ધારણાઓ પર સવાલ ઉઠાવવાની જરૂર છે દર વખતે જ્યારે આપણે સીમાઓને દબાણ કરીએ છીએ કેટલીક વર્તમાન ધારણાઓ વિન્ડોની બહાર ફેંકી દેવામાં આવે છે દાખલા તરીકે જો તમે વિજ્ઞાન જેવા ક્ષેત્રને જોઈ રહ્યા હોવ જ્યાં તર્કનું વર્ચસ્વ છે તો પણ લોગોસેન્ટ્રિક વિશ્વ દૃષ્ટિકોણ સુધી અસ્તિત્વમાં હતું તે અમને કહે છે કે પૃથ્વી બ્રહ્માંડનું કેન્દ્ર છે તેથી દેખીતી રીતે ત્યાં કેટલીક ધારણાઓ હતી જે કામ કરતી હતી અને જે ખૂબ જ ઊંડા મૂળ હતી કારણ કે જો આપણે વસ્તુઓને જોઈએ તો વસ્તુઓ આપણે ખસેડવાને બદલે આપણી આસપાસ ફરતી હોય તેવું લાગે છે અને જ્યારે આ ધારણાઓ દૂર કરવામાં આવી ત્યારે જ આપણે બ્રહ્માંડના સૂર્ય કેન્દ્રિત ખ્યાલ તરફ આગળ વધવાનું શરૂ કર્યું ભલે આપણે વિજ્ઞાન જોઈ રહ્યા હોઈએ અમને આવી પરિસ્થિતિ ઊભી થતી જોવા મળે છે પેટર્ન વિચારસરણી પેટર્ન મહત્વપૂર્ણ છે પેટર્નનું અન્વેષણ કરવું એ નોંધપાત્ર છે જે સારું છે પરંતુ પેટર્ન વિચારસરણી એ એવી વિચારસરણી છે જે હાલની પેટર્ન પર આધારિત છે અને તે સર્જનાત્મકતા અથવા સર્જનાત્મક વિચારો માટે પ્રતિકૂળ હોઈ શકે છે કારણ કે તમે તમારા દ્વારા પહેલેથી જ બનાવેલી રેખાઓ સાથે આગળ વધવાના છો નવી રેખાઓ શોધવાની શક્યતા કદાચ અસ્તિત્વમાં નથી એક નવો પરિપ્રેક્ષ્ય બનાવવો એ એવી વસ્તુ છે જે તમને વસ્તુઓને અલગ દૃષ્ટિકોણથી જોવા માટે પ્રોત્સાહિત કરે છે ચાલો આપણે કહીએ કે કેટલાક શ્રેષ્ઠ ફોટોગ્રાફ્સ એવા ફોટોગ્રાફ્સ હોય છે જે વસ્તુઓને નવી રીતે જોવાનું શરૂ કરે છે જો આપણે પેઈન્ટીંગના બ્રિટિશ ઈતિહાસ પર પણ નજર કરીએ તો આપણને જોવા મળે છે કે પેઇન્ટિંગના કેટલાક નવા પરિમાણો જે નોંધપાત્ર રીતે ઉભરી આવે છે તે તે પ્રકારના હોય છે દાખલા તરીકે જો તમે યુરોપીયન પરંપરાને જુઓ કે જેને પ્રભાવવાદ તરીકે ઓળખવામાં આવે છે તે વિશ્વને નવી રીતે જોવાનું થાય છે અગાઉ ચિત્રો સ્ટુડિયોમાં કરવામાં આવતા હતા પ્રભાવવાદે ચિત્રને જીવનમાંથી જ જોવાનું શરૂ કર્યું તેથી તમે બહાર ગયા અને તમે ચોક્કસ સમયે જે જોયું તે પેઇન્ટ કર્યું તેથી તમે જોશો કે વાસ્તવિકતાને તે ચોક્કસ ક્ષણની જેમ જ સમજવાની આ ઇચ્છા એક ક્ષણને ફોટોગ્રાફિક રીતે કેપ્ચર કરો પરંતુ એક છાપ તરીકે બધા સાથે મળીને એક ઉત્કર્ષ ને જન્મ આપ્યો તેથી તમે જુઓ છો કે સંગીતમાં પણ તે પ્રકારની વસ્તુ થાય છે જ્યાં તમે જુઓ છો કે કોઈ ચોક્કસ પ્રકારના સંગીતે નવા પ્રકારના સંગીતને માર્ગ આપ્યો છે કારણ કે તમે જે રીતે સંગીતને જોઈ રહ્યા છો તે બદલાઈ ગયું છે તેથી તે એક નવા દ્રષ્ટિકોણ છે નકારાત્મક વિચારસરણી એવી વસ્તુ છે જે આપણા મનને બંધ કરી દે છે તે ગભરાટની પ્રતિક્રિયાઓને બંધ કરે છે તે એવી વસ્તુ છે જે કેટલીકવાર નિયમિત કાર્ય માટે સારી હોય છે પરંતુ સર્જનાત્મક વિચારસરણી માટે તે તેની ચેનલને બંધ કરે છે કારણ કે તમે ઉતાવળમાં છો અથવા એક પ્રકારની ઉડાન અથવા લડાઈ પ્રતિસાદ છે ત્યાં એક વલણ છે શટ ચેનલો સર્જનાત્મક ચેનલો મગજનો પ્રકાર જાતને બંધ કરે છે અને માત્ર ન્યૂનતમ પ્રવૃત્તિ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે કારણ કે તે અસ્તિત્વના ખ્યાલ સાથે જોડાયેલ છે જ્યારે ભય ચિંતા તાણ તેની સાથે નકારાત્મક બાબતો સાથે સંકળાયેલા હોય છે ત્યારે શું થાય છે કે આપણી વિચારવાની પ્રક્રિયા એક પ્રકારની અવરોધિત છે નકારાત્મક વિચારસરણીમાં આવા કારણો હોઈ શકે છે પરંતુ ક્યારેક નકારાત્મક વિચાર એક વલણ બની શકે છે અને જ્યારે તે વલણ બની જાય છે તમે જે સમસ્યાનો સામનો કરો છો તે એ છે કે તમે વસ્તુઓની કાળી બાજુ જોવાનું શરૂ કરો છો અને તમે શા માટે કંઈક ન કરવું જોઈએ તેના કારણો શોધવાનો પ્રયાસ કરવાનું શરૂ કરો છો તેથી દેખીતી રીતે આજે અને અગાઉના પ્રવચનોમાં આપણે જે શક્યતાઓ વિશે વાત કરી રહ્યા છીએ તે આપણી સામે દેખાતી બંધ થઈ જાય છે અને પછી અલબત્ત જોખમ લેવાનું બંધ કરે છે કારણ કે તમે જે કંઈપણ નવું કરવા જઈ રહ્યા છો કોઈપણ સંશોધન જે તમે કરી રહ્યા છો કોઈપણ નવી પદ્ધતિ જે તમે લાદવાનો અથવા અમલ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છો તેમાં ચોક્કસ જોખમ સામેલ છે તે નિષ્ફળ થઈ શકે છે પરંતુ પછી તમારે તે તક લેવી પડશે અને મોટાભાગના કિસ્સાઓમાં જો તે સારી રીતે વિચારવામાં આવે તો તે સામાન્ય રીતે સફળ થાય છે તેથી મેં જે પ્રકારનો ઉલ્લેખ કર્યો છે તે કહેવત મેં પહેલાથી જ વેન ગુંડી દ્વારા આ પુસ્તકનો સંદર્ભ લીધો છે અને કેટલાક સાધનો કે જે આપણે ઓછામાં ઓછા પ્રથમ સાધનો જોવા જઈ રહ્યા છીએ તે વેન ગુન્ડીના એ જ પુસ્તકમાંથી છે જેમાં સંદર્ભો છે હું આ પ્રયોગો આંશિક રીતે કરવાનો પ્રયાસ કરી શકું છું તમારી સાથે પ્રયોગો રમતો નહીં પરંતુ ખરેખર તમારા પોતાના પર પ્રયાસ કરવા માટે શ્રેષ્ઠ વસ્તુ છે હવે તમે જોશો કે જો તમને યાદ છે કે છેલ્લા સત્રમાં અમે એ હકીકત વિશે વાત કરી હતી કે જ્યારે તમે નવી ચેનલો શોધવાનું શરૂ કરો છો જ્યારે તમે નવી શક્યતાઓ શોધવાનું શરૂ કરો છો જ્યારે તમે કોઈ કામ કરવાનું ચાલુ રાખો છો ત્યારે પણ જ્યારે ઉકેલ પ્રાપ્ત થઈ જાય છે તે માત્ર ત્યારે જ છે તો પછી કંઈક ખૂબ ખૂબ જ નવું બહાર આવવાની સંભાવના છે જે તમે જોયું નથી આપણી સામાન્ય વૃત્તિ અને આ એવી વસ્તુ છે જે ફરીથી આપણી સર્વાઇવલ ઇન્સ્ટિંક્ટ સાથે જોડાયેલી છે કે જે ક્ષણે આપણે ઉકેલ શોધીએ ત્યાં જ અટકી જાય છે અન્ય તમામ પ્રાણીઓની જેમ મનુષ્ય પણ અસ્તિત્વ માટે સજ્જ હાર્ડવેર અને જ્યારે તે અસ્તિત્વની વાત આવે છે ઑપ્ટિમાઇઝેશન એવી વસ્તુ છે જેનો ઉપયોગ ખૂબ જ પ્રભાવશાળી વ્યૂહરચના છે તેથી જ ઘણી વાર ચર્ચા કરવામાં આવી છે કે પ્રારંભિક સંશોધનાત્મક વિચારસરણી એ શક્ય હોય ત્યારે પણ વિવેચનાત્મક અથવા વિશ્લેષણાત્મક વિચારને બદલે તમારી પાસે શું છે દાખલા તરીકે તમારી પાસે 200 ml નો ગ્લાસ છે જેમાં 200 ml કોલ્ડ ડ્રિંક્સ છે અને તમારી પાસે 500 ml નું ગ્લાસ છે જેમાં 200 ml કોલ્ડ ડ્રિંક્સ છે સામાન્ય વલણ એ છે કે ઠંડા પીણાનો સમાન જથ્થો ધરાવતા મોટા ગ્લાસ માટે જવાને બદલે ઠંડા પીણાનો સંપૂર્ણ નાનો ગ્લાસ ઉપાડવો આ વ્યૂહરચના હોઈ શકે છે અહીં અમને નથી લાગતું કે ત્યાં એક અણધારી વિચારસરણી છે અમે વિશ્લેષણાત્મક વિચારસરણી માટે જતા નથી મગજ તેના સંસાધનોને શ્રેષ્ઠ બનાવે છે તેથી કારણ કે મગજ તેના સંસાધનોને શ્રેષ્ઠ બનાવે છે ક્ષણનો ઉકેલ ત્યાં છે ક્ષણે એવું લાગે છે કે સમસ્યા સમાપ્ત થઈ ગઈ છે આપણે ત્યાં અટકીએ છીએ અમે અન્ય સમસ્યાઓ તરફ સ્વિચ કરીએ છીએ જે અમારી સામે છે આમાંની એક વૃત્તિ જે આપણે બનાવવાની છે તે એ છે કે આપણે ઉકેલ મેળવી લીધો હોવા છતાં ઉકેલો વિશે વિચારતા રહેવું હવે ઘણી બધી રમતો કે જેના વિશે આપણે હમણાં વાત કરી રહ્યા છીએ તે આવશ્યકપણે તેના વિશે છે ક્યારેક તે મુશ્કેલ બની જાય છે એકવાર તમને ઉકેલ મળી જાય અન્ય ઉકેલો સાથે આવવાની ઇચ્છા ખોવાઈ જાય છે કે પ્રેરણા ખોવાઈ જાય છે પરંતુ જ્યારે તે જ સમયે ઘણા બધા સંભવિત ઉકેલો જનરેટ થાય છે જ્યાં સુધી તમે તેમને એકસાથે ખુશ ન કરો ત્યાં સુધી તમે જાણતા નથી કે ઉકેલો અસ્તિત્વમાં છે તમે વધુ સંખ્યામાં વિચારો ઉત્પન્ન કરવામાં સક્ષમ રહો છો હવે તેમાંથી ઘણા વિચારો હાસ્યાસ્પદ સ્પષ્ટ રમુજી અને તદ્દન બિનઉપયોગી હોઈ શકે છે તે પણ શક્ય છે કે તેમાંથી એક અથવા બે ખૂબ જ સુસંગત રસપ્રદ અને નવા હોય અને તેનો અર્થપૂર્ણ રીતે ઉપયોગ કરી શકાય તેથી જો તમે પ્રથમ એક જોઈ રહ્યા હોય જે અર્થનિર્ધારણ શાસ્ત્ર અંતર્જ્ઞાન તરીકે ઓળખાય છે જે 1978માં સ્કાઉડર દ્વારા વિકસાવવામાં આવ્યું હતું અને વેન ગુંડી દ્વારા સુધારેલ હતું તમે જુઓ છો કે તમે શું કરી શકો તે એ છે કે ચાલો આપણે એક આઈસ્ક્રીમ કંપનીનું ઉદાહરણ લઈએ જે એક નવો આઈસ્ક્રીમ બનાવવા માંગે છે અને ચાલો તેને કૂલ કોંગો કહીએ તમે તેને નામ આપ્યું છે હવે ચાલો કહીએ કે આપણે બે ભાગીએ છીએ બે શ્રેણીઓ બનાવો અને અમે શરૂઆતમાં તેમને કનેક્ટ કરવાનો પ્રયાસ કરતા નથી પ્રથમ એક પેકેજિંગ વિશે છે અને બીજો તે લોકો વિશે છે જેમની પાસે આ આઈસ્ક્રીમ હોઈ શકે છે પેકેજિંગ વિશે તમે કહ્યું કે વિચારોનો સમૂહ બનાવો તેથી પેકેજિંગ હેઠળ તમે ઠંડા રંગો વિશે વિચારી શકો છો તમે વિચારી શકો છો કે અમને કંઈક એવું કહેવા દો જે કોંગો જેવું લાગે અથવા તેના જેવું લાગે તમે કોંગો શબ્દ સાથે રમવાનું વિચારી શકો છો જેની સાથે બોંગો અથવા અન્ય સંગીતનાં સાધનો હોઈ શકે છે અને તમે વિચારી શકો છો પેકેજિંગનું જે ખૂબ જ અલગ છે જેની સાથે સંકળાયેલ છે તે એક જહાજ હોઈ શકે છે જ્યાં કોઈ વ્યક્તિ તે જગ્યાએ જઈ રહ્યું હોય અથવા એરોપ્લેન એક ફ્લાઇટ જે તે દિશામાં કંઈક અથવા બીજી તરફ જઈ રહી હોય તમે શું કર્યું છે કે તમારી પાસે અલગ પેકેજિંગ છે જે તમે વપરાશકર્તાઓ વિશે વિચારતા નથી હવે ચાલો યુઝર્સને જોઈએ તેથી તમે વપરાશકર્તાની વિશેષતાઓ વિશે વિચારવાનું શરૂ કરી શકો છો તમે તરસ્યા વપરાશકર્તા વિશે વિચારી શકો છો તમે એવા વપરાશકર્તા વિશે વિચારી શકો છો જે ગરમ છે તમે એવા વપરાશકર્તા વિશે વિચારી શકો છો જે કોંગો જવા માંગે છે તમે વપરાશકર્તા વિશે વિચારી શકો છો જે ટ્રેન્ડી છે કારણ કે યુવાન અને નવા ફ્લેવર અજમાવવામાં રસ ધરાવે છે તેથી તમને ગતિશીલ અથવા એવી કોઈ વ્યક્તિમાં રસ હોઈ શકે જે સાહસમાં હોય ચાલો આપણે કહીએ કે વ્યક્તિ હવે તમારી પાસે એ છે કે તમારી પાસે વિચારોના બે સેટ છે અને હવે જો તમે લિંક કરવાનું શરૂ કરો છો તો ચાલો આપણે કહીએ કે ગરમી સાથેના કૂલ રંગો તમને કોઈ રસપ્રદ વિચાર અથવા કોંગો જેવો દેખાતો કંઈક મળી શકે છે તમે તેને અન્વેષણ કરી શકો છો તેને ગતિશીલ યુવાન સાથે જોડી શકો છો જે લોકો પી રહ્યા છે અને તમે નવા વિચારો સાથે આવી શકો છો તમે કોંગો બોંગો વસ્તુને જોઈ શકો છો અને તમે સારું કહી શકો છો કદાચ હું તેને તરસ્યા સાથે લિંક કરી શકું અને કદાચ બીજો શબ્દ કે જે પ્રકારની જિંગલ્સ ફ્રોસ્ટી છે તેથી તરસ અને હિમ તેઓ એક પ્રકારનો મેળ ખાય છે અને કોંગો અને બોંગો તેઓ એક પ્રકારનો મેળ ખાય છે તો કદાચ તમે સંગીતનાં સાધન વિશે વિચારી શકો તેમાં કંઈક એવું હોઈ શકે છે જે તે સ્થળનું વાતાવરણ બનાવે છે કદાચ એક ડ્રમ અને તમે કદાચ અમને આઈસ્ક્રીમ પેકેજ કહેવા દો જે ડ્રમ જેવું લાગે છે અને તમે તેને અંદર લઈ શકો છો અને અહીં તે દંતકથાઓ હોઈ શકે છે તેથી તમે જોશો કે તમે ચોક્કસપણે નવા વિચારો સાથે આવવા માટે સક્ષમ છો જે જો તમે તેને લિંક કરેલ નથી જો તમે શરૂઆતમાં અધિકારને અલગ કર્યો હોત જો તમે તેમના વિશે એકસાથે વિચાર્યું હોય તો તમે અલગ ન હો તો મને માફ કરશો કારણ કે આ અલગ વિચારો છે અને પછીથી આપણે આને મુક્ત જોડાણ સાથે જોઈશું જ્યાં આને આત્યંતિક રીતે લઈ જવામાં આવે છે અને આ તેનું મધ્યમ સ્વરૂપ છે પરંતુ તમે જોશો કે તમે એક સમસ્યાનો સામનો કરી શકો છો જેને તમે અન્વેષણ કરી શકો છો અને સંભવતઃ તે તમારી સમસ્યા માટે ખૂબ જ રસપ્રદ ઉકેલો સાથે આવશે તેથી આ એક રમતના ઉદાહરણો છે જે તમારી પાસે હોઈ શકે છે જો તમે ઇચ્છો તો તમારી પાસે એક અલગ પ્રકારની રમત પણ હોઈ શકે છે જે શક્ય તેટલા સર્જનાત્મક વિચારો વિકસાવવામાં ભાગ લેવામાં મદદ કરે છે મને તે ગમે છે અને મૂળભૂત રીતે હું ફરીથી સમજાવીશ કે તે સામ્યતા જેવું છે હવે તમારી પાસે અહીં જે છે તે તમે સામ્યતા બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છો તમારી પાસે બીજી સમસ્યા છે જે બીજી ટેકનિક છે જે ફરજ પૂર્વક સાદ્રશ્ય તરીકે ઓળખાય છે અને હું તેના વિશે થોડી વાર પછી વાત કરીશ પરંતુ આ ફરીથી તેનો એક પ્રકાર છે ચાલો આપણે કહીએ કે તમારી મૂળભૂત સમસ્યાઓ કેવી રીતે વધુ વિદ્યાર્થીઓને શીખવામાં રસ લેવો જોઈએ તેથી તમારી મુખ્ય સમસ્યા એ છે કે વિદ્યાર્થીઓએ શીખવું જ જોઈએ પરંતુ ચાલો આપણે કહીએ કે તમે કહો છો કે વિદ્યાર્થીઓ શીખે છે તે ખૂબ જ એવું છે કે કોઈ કૂતરો તમારી સાથે રમવામાં રસ લે છે બાળકને નવી રમત શીખવાનું કહે છે વૃદ્ધ વ્યક્તિને કમ્પ્યુટરનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખવાનું કહે છે અને તમે તેને બનાવી શકો છો પાવર પોઈન્ટમાં અહીં દર્શાવેલ સંભવિત બિંદુઓની શ્રેણી હવે ચાલો કહીએ કે શું તમે તેમાંથી ઘણાને ઉપાડી શકો છો અથવા તમે તેમાંથી એક પણ ઉપાડી શકો છો ચાલો આપણે કહીએ કે અમે તેને લઈએ છીએ જે સૌથી હાસ્યાસ્પદ છે તમારી સાથે રમવામાં રસ ધરાવતા કૂતરાને બનાવો કૂતરાને તમારી સાથે રમવામાં રસ કેવી રીતે બનાવવો કદાચ તમને તેના માટે કોઈ પુરસ્કાર મળે કૂતરો કદાચ તમે બહાર જાઓ છો કારણ કે કૂતરાને રમવામાં રસ ન હોય તમારી પાસે એક પ્રકારની રમત હોઈ શકે છે જે કૂતરાને તમારી સાથે રમવામાં રસ દાખવે છે તમારી પાસે એવો રસ્તો હોઈ શકે છે જ્યાં તમે કૂદકા મારતા હોવ અથવા તમે જે પણ કરી રહ્યા છો તે ચલાવો તમે સાંકળ પર કૂતરો અથવા તે ગમે તે હોય જેવા કેટલાક નિયંત્રણો પણ રાખી શકો છો તમે ઈનામ વિશે વિચારી શકો છો શું આપણે વાત કરી છે ચાલો કહીએ કે ઈનામ અહીં એક અસ્થિ છે પરંતુ તમે અન્ય વસ્તુઓ વિશે પણ વાત કરી શકો છો તેથી ઓછામાં ઓછું આપણે કહીએ કે 1 2 3 4 5 હું પાંચ આઈડિયા લઈને આવ્યો છું તમે બીજા ઘણા આઈડિયા સાથે આવી શકો છો હવે ચાલો અચાનક ઝડપથી તેને વિદ્યાર્થીઓ શીખતા સાથે જોડીએ ઓછામાં ઓછું દેખીતી રીતે વિદ્યાર્થીઓ જે શીખે છે તેને અમુક રીતે પુરસ્કૃત કરી શકાય છે વિદ્યાર્થીઓનું શિક્ષણ વર્ગખંડની બહાર પણ લઈ શકે છે વિદ્યાર્થીઓનું ભણતર આનંદદાયક હોઈ શકે છે તમારી પાસે રમતો હોઈ શકે છે વિદ્યાર્થીઓ શીખતા હોય તે ચોક્કસ માર્ગોને અનુસરી શકે છે તમે માર્ગોને ચિહ્નિત કરી શકો છો અને તેને શીખવાની પ્રક્રિયા કેવી રીતે થાય છે તેની સાથે લિંક કરી શકો છો તમે ચોક્કસ પણ કરી શકો છો તેઓ શું કરી શકે છે કે નહીં તેના પર નિયંત્રણો તેમની શીખવાની સમગ્ર પ્રક્રિયાને નિયંત્રિત કરતા અમુક નિયમો તેથી તે આખી વસ્તુ કે જેના વિશે તમે અહીં વાત કરી છે રમતો અને તે તમામ જે પ્રતિબંધિત નિયંત્રિત ચોક્કસ રીતે નિયંત્રિત છે તેથી તમે શોધી શકો છો કે ફક્ત બે અલગ અલગ સંદર્ભો વચ્ચે એક અણધાર્યો સંબંધ બનાવીને તમે એક સંદર્ભમાં બનેલી કોઈ વસ્તુને અલગ સંદર્ભમાં બનેલી કોઈ વસ્તુ સાથે સમાંતર દોરવા અને સામ્યતાનો ઉપયોગ કરવા સક્ષમ છો સર્જનાત્મક વિચારો પેદા કરવા માટે અનુરૂપતાઓ ખૂબ જ શક્તિશાળી સાધનો છે અને મને આશા છે કે તમે પણ આનો પ્રયાસ કરશો બીજી ઘણી પદ્ધતિઓ છે હવે અજમાયશ અને ભૂલ જેવી કેટલીક ક્લાસિક પદ્ધતિઓ છે જ્યાં તમે વારંવાર વસ્તુઓ કરવાનો પ્રયાસ કરતા રહો છો તેથી તે હંમેશા હોય છે પરંતુ તે કંઈક છે જેની આપણે સિદ્ધાંતના સંદર્ભમાં પહેલેથી જ ચર્ચા કરી છે કે અજમાયશ અને ભૂલ એ છે કે જ્યાં સુધી તે સફળ ન થાય ત્યાં સુધી તમે પ્રયાસ કરવાનું ચાલુ રાખો અમુક સમયે તમે તે ટેકનિકમાં નિપુણતા મેળવો છો પરંતુ તે પ્રકારનું શિક્ષણ સામાન્ય રીતે થાય છે ચાલો આપણે કહીએ કે જો તમે તીરંદાજી શીખી રહ્યાં છો અથવા તમે ટેનિસ કેવી રીતે રમવું તે શીખી રહ્યાં છો અથવા તમે વધુ સારા સાઇકલિસ્ટ બનવાનો પ્રયાસ કરી રહ્યાં છો તેથી તમારી કુશળતા ધીમે ધીમે સુધરે છે તેઓ જે વિચારો બહાર આવતા નથી તે અચાનક આવતા નથી તેથી તે વસ્તુનો અલગ પ્રકાર છે એનો અર્થ એ છે કે અંતે મારે શું જોઈએ છેમારી પાસે કયા સંસાધનો છે ચાલો હું તેમને સારી રીતે એકસાથે લાવી દઉં કે તે વસ્તુઓ છે સામ્યતાઓ મેં પહેલેથી જ ચર્ચા કરી છે અને સમયપત્રકમાં એ છે જ્યાં તમારી પાસે ચોક્કસ ફ્રેમ વર્ક છે અને તમે તેનો ઉપયોગ કરો છો મારો મતલબ એ છે કે તમે શીખવાની અને અલગ વિચારસરણીના સંદર્ભમાં તે વસ્તુઓને કેવી રીતે આત્મસાત કરો છો સમયપત્રક એ અર્થમાં અવરોધક હોઈ શકે છે કે જો અમારી પાસે અસ્તિત્વમાં છે તે સમયપત્રક ઘણી વાર શીખે છે જ્યારે તમે નવા વિચારો સાથે આવવા માંગો છો તે સામાન્ય રીતે તમારી સમયપત્રક પર પાછા ફરે છે કારણ કે મગજ ઓછું કામ કરવાનો પ્રયાસ કરે છે કારણ કે મગજ સામાન્ય રીતે શક્ય તેટલું આળસુ બનવાનો પ્રયાસ કરે છે જેમ કે મેં હમણાં જ તમારી સાથે ચર્ચા કરી છે તો આ કેટલાક મુદ્દાઓ અને કેટલીક પદ્ધતિઓ છે હવે આપણે બીજી કેટલીક પદ્ધતિઓ વિશે જાણીશું સામ્યતા આના જેવી છે કે અમુક અર્થમાં વિમાન પક્ષી જેવું છે તેઓ બંને ઉડે છે તે બંનેને પાંખો છે તે બંને ઉતર્યા વિના લાંબા માર્ગ સુધી મુસાફરી કરી શકે છે બંને સમજી શકે છે કે તેઓ ક્યાં જઈ રહ્યા છે પરંતુ તેઓ સમાન નથી કારણ કે તેમની પાસે પ્રોપલ્શનના વિવિધ માધ્યમો છે અને તેઓ અલગ અલગ વસ્તુઓથી બનેલા છે તેથી જ્યારે તમે બે વસ્તુઓ વચ્ચે સામ્યતા બનાવો છો ખૂબ જ અલગ વસ્તુઓ છે જો હું કહું કે હું પેન અને માણસ વચ્ચે સામ્યતા કરવા માંગુ છું તો તે કદાચ ખૂબ જ મુશ્કેલ છે પરંતુ પછી થોડા સમય પછી કદાચ હું કોઈ ખૂબ જ દૂરના પ્રકારના સંબંધો સાથે આવી શકું છું હું કહી શકું છું કે કલમના જીવનનો ચોક્કસ સમયગાળો હોય છે જે પછી તે લખવાનું બંધ કરે છે મનુષ્યને પણ જીવન હોય છે જેના પછી મનુષ્ય મૃત્યુ પામે છે પેનમાં કવર અને આંતરિક ભાગ છે પેનની બહારની જગ્યા છે અને પેનની અંદર કંઈક છે માણસનું શરીર પણ બહાર કંઈક અને પછી અંદર કંઈક તેથી તમે જોશો કે જો તમે ખૂબ જ ભયાવહ વસ્તુઓ વચ્ચે સામ્યતા બનાવવા માંગો છો અમે તે કરવાનું ચાલુ રાખીએ છીએ વાસ્તવમાં કવિતામાં તમે કહો છો કે સામ્યતા રૂપક છે ઉપમા છે તેઓ છે હું સર્જનાત્મકતાની કરોડરજ્જુ કહીશ તમે ખૂબ જ ચોંકાવનારા સંબંધો બનાવો છો ખૂબ જ આશ્ચર્યજનક સંબંધો બનાવે છે ખૂબ જ શક્તિશાળી સામ્યતાઓ બનાવે છે અને પછી તમને તે વાહ કે આ ખૂબ જ સુંદર છે કારણ કે તમે એક એવો સંબંધ બનાવવાનો સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છો જે વિશે બીજા કોઈએ વિચાર્યું ન હતું ચાલો કહીએ કવિ આકાશને એક વિશાળ ધાબળો માને છે જે શલભ ખાયેલા છિદ્રો દ્વારા ખાય છે તમે તારાઓ જોઈ શકો છો હવે આ એક સાદ્રશ્ય છે અને તે રૂપક તરીકે ખૂબ સુંદર છે વાસ્તવમાં એક કવિએ તેની ખૂબ જ ટૂંકી કવિતાઓમાં હુલ્મેને ખરેખર આવું કર્યું હતું સામ્યતાઓ ખૂબ જ શક્તિશાળી હોય છે સામ્યતાઓનો ઉપયોગ ખૂબ જ સર્જનાત્મક રીતે કરી શકાય છે તમારી પાસે જૈવિક સામ્યતા હોઈ શકે છે તમારી પાસે યાંત્રિક સમસ્યાઓ ઉકેલવા માટે સમાનતા હોઈ શકે છે જે હકીકતમાં જો તમે દા વિન્સીની રચનાઓને જોઈ રહ્યા હોવ તો તે કેવી રીતે છે દેખીતી રીતે તેણે પણ ઉડતી મશીન તરફ જોયું જે પક્ષીઓ છે ઉડતી મશીનો અંગેના તેના વિચારો વિકસાવવા માટે હોય છે વાસ્તવમાં જો તમે ઓછામાં ઓછા પ્રારંભિક તબક્કામાં ફ્લાઇંગ મશીન અને એરોપ્લેનની સંપૂર્ણ ઉત્ક્રાંતિને જોતા હોવ તો ઉત્ક્રાંતિમાં વિકાસ પક્ષીઓને જોઈને શરૂ થયો હતો તેથી જૈવિક રૂપકમાંથી તમે યાંત્રિક રૂપક વિકસાવવાનું શરૂ કરો છો ચાલો આપણે તેની વિગતોમાં ન જઈએ તમે આનું અન્વેષણ કરી શકો તે રીતે હું માત્ર વાકેફ કરી રહ્યો છું અહીં એક બીજું છે હું તમારી સાથે શેર કરું છું વિશેષતા યાદી હાલની સિસ્ટમ અથવા ઉત્પાદન લો તેને નાના ભાગો અથવા સબસેટમાં વિભાજિત કરો આ ભાગો મેળવવાની વિવિધ રીતો ઓળખો શું તેમને સિસ્ટમના નવા ઉત્પાદનો બનાવવા માટે ફરીથી જોડી શકાય છે તેથી તમે ઓળખો છો કે પેન માટેના લક્ષણોની ઇચ્છાઓને સુધારવા માટે તમે ઇચ્છિત ઉત્પાદન ઉમેરી શકો છો સામગ્રી જેમાંથી બનાવી શકાય છે તે સામગ્રીના કયા પ્રકારનો તફાવત છે તે કયા વિવિધ આકારો ધરાવી શકે છે વિવિધ લક્ષ્યો શું કરી શકે છે તેમાં કયા વિવિધ રંગો હોઈ શકે છે ટેક્સચર શું છે ફરીથી તમે વિવિધ ઘટકોને અલગ કરી રહ્યા છો અને જો તમે સૂચિ બનાવી રહ્યા છો તો તમે ખૂબ જ રસપ્રદ વિચારો સાથે આવી શકો છો દાખલા તરીકે જે ક્ષણે તમે આકાર વિશે વાત કરો છો તમે તમામ પ્રકારના વિદેશી આકારો સાથે આવો છો અને તમે જોઈ શકો છો કે બાળકોને અમને પેન કહેવાની મજા આવશે જે મિકી માઉસ જેવી લાગે છે અથવા પેન જે અમને ટોમ એન્ડ જેરી જેવી લાગે છે જેથી તમે કરી શકો છો હકીકતમાં તમારી પાસે બજારમાં આવી પેન છે તેથી આકાર એવી વસ્તુ છે જે ઘણી બધી કલ્પનાને માર્ગ આપે છે જો તમે એ જ રીતે રસપ્રદ વિચારો રંગો સાથે આવી રહ્યા છો મેં જે ક્ષણ વિશે વાત કરી તે ક્ષણે આપણે કહીએ કે ફ્લોરોસન્ટ રંગો એક ઝગમગાટ તમે રસપ્રદ વિચારો અથવા અર્ધપારદર્શક પારદર્શક આકાશી રંગ સાથે આવો છો અથવા તમે જુઓ છો કે તમે ફેબ્રિકના રંગો વિશે વાત કરવાનું શરૂ કરો છો પછી ટેક્સચર રંગીન પેન અને તમામ પ્રકારની નવી વસ્તુઓ આવે છે ટેક્સચર મટિરિયલની જેમ તમે વિવિધ પ્રકારની સામગ્રીની શ્રેણીનો ઉપયોગ કરી રહ્યાં છો તમે નવીનતાઓ સાથે આવી શકો છો જ્યાં નવી પ્રકારની સામગ્રી ચાલો આપણે કહીએ કે બાયોડિગ્રેડેબલ સામગ્રી સામગ્રી જ્યારે તમે પેન દ્વારા પેનને દૂર કરો ત્યારે થોડા દિવસો પછી પેન પ્રકારનું કંપોઝ કરે છે તેથી તમે તેના રિસાયક્લિંગમાં કોઈ સમસ્યા નથી તમે તેને લીલી પેન કહી શકો છો તમે ખૂબ જ રસપ્રદ વિચારોની સંખ્યા સાથે આવી શકો છો જે બજારમાં વેચી શકે છે વિચારણા એ કંઈક બીજું છે જે હું થોડું વિસ્તૃત કરીશ કારણ કે આ એક એવી ટેકનિક છે જેને હું ફક્ત સ્લાઈડ્સમાં જ ટચ કરીશ જેની વિગતો આપવામાં આવી છે જ્યારે આપણે મંથન વિશે વાત કરી રહ્યા છીએ ત્યારે આપણે બરાબર શું વાત કરી રહ્યા છીએ જો તમને યાદ હોય તો શરૂઆતમાં અમે કહ્યું હતું કે તમારે વિશ્લેષણાત્મક વિચારસરણીને સર્જનાત્મક વિચારસરણીથી અલગ કરવાની જરૂર છે વિચારમંથનના સંદર્ભમાં તમે અનિવાર્યપણે અતાર્કિક ગેરવાજબી વિચારસરણી કરી રહ્યા છો તમે તે કરી રહ્યા છો જે ફ્રી એસોસિએશન તરીકે ઓળખાય છે તમે સૂર્યની નીચે એવો કોઈ વિચાર લઈને આવી રહ્યા છો જે કોઈ શબ્દ અથવા કોઈપણ પ્રકારની વસ્તુના સંબંધમાં તમારા મગજમાં આવે છે હવે નવા શબ્દો દાખલ કરવામાં આવ્યા છે જે મગજ લેખન તરીકે ઓળખાય છે જે ત્યારે થાય છે જ્યારે તમે જોશો કે મંથન એ એક અવાજની પ્રવૃત્તિ છે વર્ગમાં અથવા જૂથના લોકોમાં કેટલાક લોકો ખૂબ શરમાળ હોઈ શકે છે અને આ શરમાળ લોકો તેમના વિચારો સાથે આવશે નહીં તેઓ ખૂબ જ રસપ્રદ ખૂબ ખૂબ જ આકર્ષક વિચારો હોઈ શકે છે તેથી મગજનું લેખન એ છે જ્યાં તમે અનામી રીતે વિચારોની શ્રેણી લખો અને તેને બોક્સમાં મૂકો એકવાર પૂલ બોક્સ ખોલવામાં આવે કારણ કે ત્યાં કોઈ નામ નથી કોઈને ખબર નથી કે આ વિચારો કોના તરફથી આવ્યા છે આ શરમાળ વ્યક્તિ પણ પોતે જ વ્યક્ત કરે છે અને અંતે તમે આ વિચારો સાથે ચર્ચા કરવાનું શરૂ કરો છો હવેઆ વિચારમંથનનો એક ભાગ છે અને પછી દેખીતી રીતે વિચારમંથન પૂર્ણ થયા પછી તમે વસ્તુઓને એકસાથે જોડવાનો પ્રયાસ કરો છો અને બરાબર શું થઈ રહ્યું છે તે ઓળખવાનો પ્રયાસ કરો છો અને તમે વિશ્લેષણાત્મક વિચાર પર જાઓ છો તેથી તમે એકરૂપ થઈ શકો અને તેના અંતે ઉપયોગી પ્રકારની સામગ્રી સાથે આવી શકો તમારી માન્યતા તર્કસંગતતા અને મેં કહ્યું તેમ તમે તેને કેવી રીતે કરવું તે જાણવા માટે આ સ્લાઇડ્સ જોઈ શકો છો ફ્રી એસોસિએશન એ ફરીથી કંઈક છે જ્યાં કોઈ ચોક્કસ શબ્દના સંબંધમાં મેં તમને પ્રથમ કાર્ય દરમિયાન કહ્યું હતું કે અમે સાથે કર્યું હતું કોઈપણ વિચારો કે જે તમારા મનમાં આવે છે તમે ફક્ત તેની સૂચિ બનાવો છો તેથી જો મારી પાસે એક વિચાર છે કે વર્ગને વધુ રસપ્રદ કેવી રીતે બનાવવો પછી હું આ શબ્દોને મૂળભૂત ઘટકો વર્ગમાં અલગ કરું છું હું તેને વધુમાં બનાવું છું ચાલો તેને રસપ્રદ બનાવીએ તેથી મારી પાસે ત્રણ શબ્દો છે અને જ્યારે હું ફ્રી એસોસિએશન શરૂ કરું છું ત્યારે કેટેગરી હેઠળ આવતી કોઈપણ વસ્તુ જ્યારે હું વર્ગ વિશે વાત કરું ત્યારે મારા મગજમાં આવતો કોઈપણ શબ્દ હું વર્ગ કરી શકું છું હું વર્ગ કહી શકું છું વર્ગ કહી શકું છું કારણ કે તે સંભળાય છે તેની નજીક વર્ગ હું સર્વોપરી કહી શકું છું વર્ગ હું વિદ્યાર્થીઓ કહું છું હું ઘણા લોકો સાથે આવી શકું છું મેં આને અલગ કર્યું છે અને હું વધુ વિશે વાત કરું છું વધુ હું ઓછું કહી શકું છું હું કરી શકું છું હું મહાન લાલચ વિશે વાત કરું છું હું વિચારોની કોઈપણ સૂચિ વિશે વાત કરી શકું છું રસપ્રદ હું અન્ય ઘણા વિચારો સાથે આવી શકું છું હવે અહીં મૂળભૂત રીતે શું થઈ રહ્યું છે કે આ વિચારો એકલતામાં ઉત્પન્ન થાય છે અને પછી તમે લિંક કરવાનું શરૂ કરો છો તમે જોડાણો બનાવવાનો પ્રયાસ કરો છો તમે જુઓ છો કે વર્ગ સાથે અમુક સમયે સર્વોપરી પાસે કંઈક કરવાનું હોઈ શકે છે વર્ગમાં વિદ્યાર્થીઓની વિવિધ શ્રેણીઓ પણ હોય છે તમે જુઓ છો કે તમે નવા સંબંધો જોડાણોની નવી શક્યતાઓ સાથે આવ્યા છો જેનો તમે ઉપયોગ કરી શકો છો અને વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોઈ શકે છે વધુ વર્ગો એ લાલચ છે વર્ગોને રાહત આપવાની લાલચ હોઈ શકે છે તેથી આ રીતે તમે વિચારોને જોડવાનું શરૂ કરી શકો છો અને પછી કેટલાક સાથે આવી શકો છો જો એક નહીં તો પાંચ અલગ અલગ ઉકેલો હોઈ શકે જે તમારી પાસે હોય અને તેમાંથી કેટલાક મૂર્ખામીભર્યા લાગે પણ એક કે બે ખરેખર કામ કરી શકે છે અને તમે આવી રહ્યા છો તમે જનરેટ કરી રહ્યાં છો નવા વિચારો કારણ કે તમે મુખ્ય માર્ગને અનુસરતા નથી તમારા મન આ સ્કીમા તમારા મૂળભૂત અભિગમ તમારા તર્ક અને તમારા અભ્યાસે તમને આટલા દિવસો દરમિયાન જે માર્ગ શીખવ્યો છે આ તમને અમુક વસ્તુઓ શીખવી છે તેથી જે ક્ષણે તમે તેને હલ કરવાનો પ્રયાસ કરો છો આ વસ્તુઓ તમારા મગજમાં આવશે તે એક વર્ગખંડ છે હું વર્ગો લઉં છું વર્ગોમાં સામાન્ય રીતે આવું થાય છે તેથી તમે તમારા અનુભવ સાથે વિચારવાનું શરૂ કરો કે તમે આ બધું શું શીખ્યા છો તેથી તમે પીટેડ પાથ પર કામ કરી રહ્યા છો તમે આ ચોક્કસ પાથને જાણો છો પરંતુ જો તમે બાજુના રસ્તાઓ લો કે જ્યાં લિંક્સ બનાવવામાં આવી નથી તમે શોધી શકો છો કે ત્યાં ખૂબ જ રસપ્રદ સંશોધનો કરવાના છે તેથી મુક્ત સંગઠન ફરીથી મેં કહ્યું કે તેઓ વિસ્તૃત થઈ શકે છે છેલ્લી વસ્તુ જે હું તમારી સાથે કરીશ તે અન્ય પ્રકારની વિચારસરણી પર ઝડપથી સ્પર્શ કરીશ જે ખૂબ જ લોકપ્રિય અને સફળ છે છેલ્લા સત્રમાં જ્યારે મેં તમારી સાથે સિદ્ધાંતોના સંદર્ભમાં સર્જનાત્મકતા વિશે વાત કરી હતી મેં કહ્યું કે વિચારસરણીના ઘણા સિદ્ધાંતો છે અને તમે જુઓ છો કે ડી બોનોની તેમના કેટલાક વિચારો માટે ટીકા કરવામાં આવી છે કે તેઓ શૈક્ષણિક વિચારસરણીના સંદર્ભમાં કેટલા ઉપયોગી છે પરંતુ સર્જનાત્મક વિચારસરણીના સંદર્ભમાં ડી બોનો તેથી સામાન્ય રીતે વિચારોનો ઉપયોગ ઉદ્યોગ બંનેમાં ખૂબ જ સફળ રહ્યો છે અને એકેડેમીયાના સંદર્ભમાં પણ ચોક્કસ વિસ્તાર સુધી સંશોધન કરવામાં આવ્યું છે સંદર્ભમાં અને નરમ કૌશલ્યના પરિપ્રેક્ષ્યમાંથી મને લાગે છે કે આ પણ થોડી વિસ્તૃત બાબત છે જે થઈ શકે છે જે ખૂબ જ અર્થપૂર્ણ હોઈ શકે છે અને મને ખાતરી છે કે એવી ઘણી વેબસાઇટ્સ હશે જ્યાં આ તકનીકો વિસ્તૃત છે અને મને આશા છે કે તેઓ તમને આ તકનીકોની સુસંગતતા વિશે સહમત કરશે સિક્સ થિંકિંગ હેટ્સ એ છ વિવિધ પ્રકારની વિચારસરણી છે જે વાસ્તવમાં ત્યારે થાય છે જ્યારે આપણે એક સાથે અથવા ક્રમમાં વિચારીએ છીએ પરંતુ જે અહીં અલગ છે જો હું કોઈ સમસ્યા વિશે વિચારી રહ્યો હોઉં તો કદાચ બધી વિચારસરણી હોય વિવિધ પ્રકારના વિચારો એક સાથે આવે છે હું કહું છું કે જો હું આ કરું તો શું થશે પછી તરત જ હું કહું છું કે ના આ એક હાસ્યાસ્પદ વિચાર છે મને તેના વિશે વિચારવા ન દો હવે જે થઈ રહ્યું છે તે એ છે કે આ ખાસ હાસ્યાસ્પદ પ્રકારની વિચારસરણી જે કોઈ સમયે સફળ થઈ શકતી હતી તે એક પ્રકારનું વળેલું છે જ્યારે યુરોપમાં પ્રથમ વખત રસીઓ રજૂ કરવામાં આવી હતી તમને લાગે છે કે ઘણા લોકોને તે હાસ્યાસ્પદ લાગે છે કે રોગગ્રસ્ત જીવને તંદુરસ્ત શરીરમાં ઇન્જેક્ટ કરવામાં આવે છે તે વાહિયાત લાગતું હતું તે હાસ્યાસ્પદ અત્યાચારી લાગે છે પરંતુ તમે જુઓ છો કે હકીકત એ છે કે તે પહેલવાન હતો શોધકર્તાએ ચાલુ રાખ્યું કે કયા પ્રકારે રસીકરણના ક્ષેત્રમાં સંપૂર્ણ ક્રાંતિને જન્મ આપ્યો તેથી તમે જુઓ છો કે વિવિધ પ્રકારની વિચારસરણીમાં તેમની જુદી જુદી જગ્યાઓ હોય છે અને છ વિચારસરણીની ટોપીઓ તમને આ વિવિધ જગ્યાઓમાં સ્વતંત્ર રીતે વિચારવાની પરવાનગી આપે છે કે અન્ય પ્રકારની વિચારસરણી આંતરપ્રક્રિયા કરશે ચાલો આપણે કહીએ કે જ્યારે તમે કોઈ સમસ્યા ઉભી કરો છો અથવા તમે કોઈ સમસ્યા સાથે આવો છો ત્યારે શરૂ કરવા માટે તમે તમામ હકીકતો આંકડાઓ માહિતીની જરૂરિયાતો અને અવકાશને આવરી લઈને પ્રારંભ કરો છો જે સારું છે તે શું થશે તે પ્રકારનું શું ખરાબ છે તે તમે જોઈ રહ્યા નથી તેવી બધી દલીલો છોડી દો તમે માત્ર હકીકતો જોઈ રહ્યા છો વર્ગને રસ નથી તમે પ્રશ્ન પૂછતા નથી શા માટે કાચ રસપ્રદ નથી તેને વધુ રસપ્રદ કેવી રીતે બનાવવું શું મારે વિદ્યાર્થીઓના પ્રતિભાવ માટે જવું જોઈએ ના તમે આ વસ્તુઓ વિશે વિચારતા નથી આ વર્ગ વિશે એવી કઈ બાબતો છે જે રસપ્રદ નથી કોઈપણ પ્રકારના તથ્યોઅને માત્ર તથ્યોનો વિચાર કર્યા વિના તેની યાદી બનાવવી આ તે છે જ્યાં તમે ફરીથી તર્કસંગત રીતે વિચારી રહ્યા નથી તમે ખરાબ લાગણી તમારા આવેગ કોઈપણ આક્રમક આવેગજન્ય પ્રકારની વસ્તુ વિશે વાત કરી રહ્યા છો જે તમારા મગજમાં આવે છે તે પ્રકારની મુક્ત સહયોગી વિચારસરણી વિશે અમે આ બધા વિશે વાત કરી રહ્યા છીએ જ્યારે તમે તેને પ્રોત્સાહિત કરો છો ચુકાદો સાવધાની તાર્કિક હવે આ તે છે જ્યાં તમે ઠીક કહો પછી આ સમસ્યા છે ખૂબ કાળજી લેવી જોઈએ વર્ગખંડો ખૂબ જ સંવેદનશીલ જગ્યાઓ છે વિદ્યાર્થીઓ ખૂબ જ સંવેદનશીલ મન ધરાવે છે તેમની સાથે છેડછાડ થઈ શકે છે તેઓ ગુસ્સે થઈ શકે છે તેમની સાથે અન્યાય થઈ શકે છે તેથી વ્યક્તિએ ખૂબ કાળજી લેવી જોઈએ તેથી તમે તે ગુણોની યાદી બનાવો છો પરંતુ તમે તેને અલગથી રાખી રહ્યા છો તાર્કિક અને હકારાત્મક હવે તમે કોઈ પ્રકારનું કામ કરી રહ્યા છો ઠીક છે આ કામ કરશે ભલે તે કામ ન કરે તો પણ તે તાર્કિક છે તેથી આશા છે કે તે હકારાત્મક વલણ સાથે કામ કરશે જે તમે થોડી તાર્કિક વિચારસરણી કરી રહ્યા છો તમે સર્જનાત્મક વિકલ્પો શક્યતાઓ શક્યતાઓની વિશાળ શ્રેણી વિકલ્પો પરિવર્તન ઉશ્કેરણી નિર્ણાયક દલીલ ગમે તે હોય તે કરી રહ્યા છો તમે તે કરી રહ્યા છો પરંતુ આવશ્યકપણે સર્જનાત્મક તે છે જે તમે અહીં પ્રકાશિત કરી રહ્યાં છો અને પછી આ છેલ્લી પ્રકારની વિચારસરણી છે જ્યાં અન્ય પાંચ પ્રકારની વિચારસરણીને એકસાથે લાવવામાં આવે છે અને કોઈ પણ સમયે તમે અલગ પાડતા નથી અથવા કહેતા નથી કે આ વ્યક્તિએ કહ્યું કે તમે ફક્ત વિચારો વિવિધ વિચારો વિવિધ પ્રકારની વિચાર પ્રક્રિયાઓને જોઈ રહ્યા છો જે આ વિચાર કરનારા વિચારકોને જોવાને બદલે સામેલ છે હું આ ચોક્કસ રીતે અન્વેષણ અથવા વિચારવાનો અર્થ કેવી રીતે કરું છું વિચાર એ લોકો કરતાં વિચારોને જોવાનો છે કે જેમણે લોકોને પ્રક્રિયાઓથી લોકોને સમસ્યાઓથી અલગ કરવા માટે વિચારો પેદા કર્યા છે આ રીતે એક ચોક્કસ અંશની ટુકડી એ એવી વસ્તુ છે જે તમે વિકસાવવા સક્ષમ છો અને તમે સમસ્યાને વધુ રસપ્રદ વધુ અર્થપૂર્ણ રીતે હલ કરી શકશો તેથી અહીં કેટલાક સંદર્ભો હું સ્લાઇડ્સમાં વધુ વિગત સમજાવીશ અને મને લાગે છે કે આ કેટલાક ઉપર છે અમે અત્યાર સુધી જે કર્યું છે તે એ છે કે અમે સર્જનાત્મકતાના મૂળ ખ્યાલને જોયો છે અમે સર્જનાત્મકતાના સિદ્ધાંતો જોયા છે અમે કેટલાક મૂળભૂત કરવા અને ન કરવા વિશે પણ જોયું છે અને અમે કેટલાક સાધનો પણ અજમાવ્યા છે અમે હવે પાંચ કે છ ડિફરન્સ ટૂલ્સથી વાકેફ છીએ અને જો તમે ગૂગલિંગ શરૂ કરશો તો તમને તે સેંકડો ટૂલ્સ મળશે તફાવત સાધનો ઉપલબ્ધ છે હવે એ શોધવું અગત્યનું છે કે કયું સાધન તમને બંધબેસે છે કયું સાધન તમને અનુકૂળ છે તમે વ્યક્તિગત રીતે કયા સાધનોનો ઉપયોગ કરી શકો છો અને જૂથોમાં કયા સાધનોનો ઉપયોગ કરી શકો છો તે શોધવાનું પણ મહત્વનું છે અને પછી તેને અજમાવી શકાય છે હું આશા રાખું છું કે આ ઘણા સંદર્ભોમાં ખૂબ જ અર્થપૂર્ણ હશે જ્યાં તમે અન્ય લોકો સાથે વ્યવહાર કરશો તમારે શક્ય તેટલી ઝડપથી નવા વિચારો લાવવા પડશે અને હું આશા રાખું છું કે આમાંની કેટલીક બાબતો જો તમે ઉપરોક્ત જાણતા ન હોય તો તમને મદદ કરશે અર્થપૂર્ણ રીતે જો તમે તેમના વિશે જાણતા હોવ તો ઓછામાં ઓછું તે તમારા વિશ્વાસને મજબૂત કરે છે કે આ સાધનો કામ કરે છે